તેથી કૃપા કરીને ફરીથી પાછા આવો જ્યારે બ્રાન્ચ ક્રમાંક 𝑗𝑗 ૩ તે આકૃતિના આખા દેખાવ પર તે બ્રાન્ચ 3 ની આગળના નોડોની કુલ સંખ્યા તે ૪ છે પછી તમારા ૫ પછી ૬ અને પછી ૯ કૌંસમાં આ સંખ્યા ખરેખર બ્રાન્ચ છે બરાબર અને આ નોડો છે તેથી ત્યાં ૪૫૬ અને ૯ છે ત્યાં ૪ નોડો છે તેથી આ તમારા ટેબલ પર નજર કરો ટેબલમાંથી અને આ બ્રાન્ચમાંથી સેંડિંગ એન્ડ નોડ માટે આ બ્રાન્ચ માટે સેંડિંગ એન્ડ નોડ ૩ છે અને તેથી રિસીવિંગ એન્ડ નોડ ૪ છે અને તેથી 𝑚૧ ૩ અને 𝑚૨ ૪ બરાબર અને ત્યાં ૪ નોડો ૪ ૫ ૬ ૯ છે અને તેથી 𝑁𝑗𝑗 ૪ તેનો અર્થ છે જ્યારે 𝑗𝑗 ૩ 𝑁𝑗𝑗 𝑁૩ ૪ તેથી આ કોષ્ટકમાંથી અહીં 𝑁૩ ૪ અને તેથી 𝑗𝑗 ૩ તેથી તમે તેનો ઇ મેટ્રિક્સ બનાવો તેથી k હકીકતમાં ૧ થી ૪ માં બદલાય છે અહીં હું સમજી શકાય તેવું લખી રહ્યો નથી તેથી તે 𝑒 ૩૧ ૪ છે 𝑒૩૨ ૫ 𝑒૩૩ ૬ 𝑒૩૪ ૯ છે હવે જ્યારે ફરીથી 𝑗𝑗 ૪ કોષ્ટક જુઓ બ્રાન્ચ ક્રમાંક ૪ છે તેથી એનો અર્થ એ કે કૌંસની આ બ્રાન્ચ લાલ શાહીમાં કૌંસની અંદરનો ક્રમાંક તે બ્રાન્ચ ક્રમાંક છે બતાવે છે કે તે સેંડિંગ એન્ડ નોડ ૪ છે અને રિસીવિંગ એન્ડ નોડ ૫ છે તેથી 𝑚૧ ૪ 𝑚૨ ૫ અને આ બ્રાન્ચ થી આગળના નોડો ફક્ત ૫ અને ૬ છે તેથી 𝑁𝑗𝑗 𝑁૪ ૨ તેનો અર્થ એ કે 𝑒૪૧ ૫ 𝑒૪૨ ૬ એ જ રીતે જ્યારે બ્રાન્ચ ક્રમાંક 𝑗𝑗 ૫ તેથી 𝑚૧ ૫ અને 𝑚૨ ૬ અને આ બ્રાન્ચ ની આગળ ફક્ત એક નોડ છે જે નોડ ૬ છે અને 𝑁𝑗𝑗 ૧ કારણ કે ત્યાં ફક્ત એક નોડ છે તેનો અર્થ એ કે ફક્ત ૧ આંકડો જે 𝑒૫૧ ૬ છે હવે બ્રાન્ચ ૬ પર આવો તે આ છે તમારી બ્રાન્ચ ૬ બરાબર તેથી જ્યારે 𝑗𝑗 ૬ ત્યારે સેંડિંગ એન્ડ નોડ ૨ હશે અને નોડ ૭ એ રિસીવિંગ એન્ડ નોડ છે તેથી 𝑚૧ ૨ 𝑚૨ ૭ અને આ બ્રાન્ચથી આગળ ફક્ત ૨ નોડો છે તે ૭ અને ૮ છે તેથી આ ૭ ૮ ફક્ત ૨ નોડો છે તેથી 𝑁𝑗𝑗 𝑁૬ ૨ તેનો અર્થ તેથી 𝑒૬૧ ૭ 𝑒૬૨ ૮ આગળ તમે બ્રાન્ચ ૭ પર આવો આનો અર્થ એ કે આ બ્રાન્ચ આનાથી આગળ કોષ્ટકમાં દેખાય છે અહીં આ બ્રાન્ચની આગળ ફક્ત ૧ નોડ છે પરંતુ તે સેંડિંગ એન્ડ નોડ ૭ છે રિસીવિંગ એન્ડ નોડ ૮ છે તેથી 𝑚૧ ૭ 𝑚૨ ૮ તેથી 𝑁𝑗𝑗 𝑁૭ ૧ તેથી 𝑒૭૧ ૮ બ્રાન્ચ ૮ પર આવો મારો અર્થ છે કે આ બ્રાન્ચ આ બ્રાન્ચ ૮ છે તે સેંડિંગ એન્ડ નોડ ૪ છે રિસીવિંગ એન્ડ ૯ છે અને આથી તમારી બ્રાન્ચની આગળ ફક્ત ૧ નોડ છે તે ફક્ત રિસીવિંગ એન્ડ નોડ ૯ છે તેથી 𝑚૧ ૪ સેંડિંગ એન્ડ નોડ m૨ ૯ આ બ્રાન્ચ માટે રિસીવિંગ એન્ડ નોડ 𝑁𝑗𝑗 𝑁૮ ૧ તેથી 𝑒૮૧ ૯ આ રીતે તમારી દરેક બ્રાન્ચથી આગળના બધા નોડો ઓળખવા અને તમારે તેને મૂકવા જો તમે વાચશો મારો મારા માનવા પ્રમાણે તો તમારે તે ડેટા વાંચવાની જરૂર છે અને તમે તેને શું કેશો તેને જો તેમાં લખો કમ્પ્યુટર કોડિંગ બરાબર તેથી તેનો અર્થ એ કે કેવી રીતે બધી બ્રાંચોથી આગળ નોડોને ઓળખવા કે જે તમે કોષ્ટકના રૂપમાં મૂક્યા છે પરંતુ આઈડેન્તિફિકેશન અલ્ગોરિધમ પણ ત્યાં છે કોષ્ટક બનાવવાને બદલે ફક્ત સેંડિંગ એન્ડ નોડ વાંચવા અને રિસીવિંગ એન્ડ નોડ અને બ્રાન્ચ ક્રમાંક તે ઓળખી શકાય છે પરંતુ આ કોર્સ માટે મેં નક્કી કર્યું છે કે મારે તેને છોડી દેવા કરતાં મારે આ વસ્તુને કોષ્ટક સ્વરૂપે આપવી જોઇએ જેમ કે તમારા માટે સમજવું સરળ બનશે બરાબર તો આ તમારા માટે આગળ છે મારો અર્થ એ છે કે પછી તમે સમજી શક્યા હોય કે બધા નોડો દરેક બ્રાન્ચની આગળ કેવી રીતે શોધવા આગળ તે તમારા સમીકરણ ૨૭ માંથી છે બરાબર તેથી આ સમીકરણ ખરેખર ફરીથી લખ્યું છે જો તમે સમીકરણને ફરીથી લખો તો પણ એક વાત હું ફરીથી કહીશ કે જ્યારે હું ગણિતના સ્વરૂપમાં લખું છું ત્યારે હું લખું છું કે પ્રત્યય 𝐼૧ 𝐼૧ ખરેખર તે 𝐼૧ છે જ્યારે તમે I૨ લખો છો ત્યારે તે ખરેખર છે 𝐼૨ બરાબર આ રીતે હું ગણિતમાં લખી રહ્યો છું અને કોડિંગ માટે પણ આ રીતે આપણે લખવું જોઈએ 𝐼૧ 𝐼૨ ના બદલે એ જ રીતે જો તમારી પાસે કુલ સંખ્યા માફ કરો કુલ નોડોની સંખ્યા 𝐼𝑁𝐵 તેથી આપણે આ 𝐼 𝑁𝐵 હોય શકે બરાબર એ જ રીતે મેં તમને કહ્યું હતું કે મારા વિચાર પ્રમાણે આગળના વ્યાખ્યાનમાં તે જ રીતે જો 𝑟૧ તે ત્યાં તો તે ખરેખર 𝑟૧ છે તે જ વસ્તુ જો તે 𝑟૨ અને 𝑟૨ હોય તો તે એક સરખી વાત છે તેથી ત્યાં કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ સમાનરૂપે 𝑥 માટે અને એ જ રીતે લોડ માટે 𝑃𝐿 અને 𝑄𝐿 ઉદાહરણ તરીકે જો લોડ 𝑃𝐿૨ છે હોય તો આ 𝑃𝐿૨ સમાન રીતે જો તે 𝑃𝐿૩ છે તો તે 𝑃𝐿 સમાન છે એ જ રીતે 𝑄 માટે બરાબર તેથી ત્યાં કઈ હોવું જોઈએ કોઈ પણ મૂંઝવણ ન હોવી જોઈએ તેથી આ બ્રાન્ચ કરંટ સમીકરણમાથી ખરેખર સમીકરણ ૨૭ માથી આપણે ફરીથી લખી રહ્યા છીએ ત્યાં છે કારણ કે તમારે બ્રાંચની આગળના બધા નોડો ઓળખવા પડશે જુઓ તમે આ કેવી રીતે કરશો જ્યારે 𝑗𝑗 ૧ આપણે જોયું કે 𝑁𝑗𝑗 𝑁૧ ૮ તેથી 𝑗𝑗 ૧ અને 𝑁૧ ૮ તેથી વિગતો મેં એ રીતે બનાવી છે કે તમારા માટે સમજવું સહેલું થઈ જશે હવે આને વિસ્તૃત કરીશું 𝑘૧૨૮ પછી તે 𝐼૧ 𝑖𝑒 ૧૧ 𝑖𝑒૧૨ 𝑖𝑒૧૩ 𝑖𝑒૧૪ 𝑖𝑒૧૫ 𝑖𝑒૧૬ 𝑖𝑒૧૭ 𝑖𝑒૧૮ પહેલેથી જ આ તમને સમજાવેલું છે તે 𝑒૧૧ ૨ 𝑒૧૨ ૩ 𝑒૧૩ ૪ 𝑒૧૪ ૫ 𝑒૧૫ ૬ 𝑒૧૬ ૭ 𝑒૧૭ ૮ 𝑒૧૮ ૯ આ બધા આકડાઓ તમને બરાબર સમજાવવામાં આવ્યા છે તેથી તમે શું કરો છો તમે બધા અહીં મુકોછો જો તમે અહીં મુકો છો તો બધા કોષ્ટકમાંથી પછી તે 𝐼૧ 𝑖૨𝑖૩𝑖૪𝑖૫𝑖૬𝑖૭𝑖૮𝑖૯ હશે આ સમીકરણ ૩૦ છે તેનો અર્થ એ કે જો તમે બ્રાન્ચ તરફ જોશો અને ફરીથી કોઈ મૂંઝવણ ન થવી જોઈએ કે 𝑖 આકૃતિમાં હું 𝐼૧લખું છું જે ખરેખર 𝐼૧ છે જે લોડ કરંટ છે 𝑖૨ જે ખરેખર સમાન રીતે 𝑖૨ છે એ જ રીતે તમારુ 𝑖૮ ખરેખર તે 𝑖૮ સમાન છે બરાબર તેથી અર્થ એ જ છે પરંતુ જ્યારે હું ગણિતની રીતે લખું છું ત્યારે મેં પ્રત્યય લીધો છે પરંતુ જ્યારે હું તે કમ્પ્યુટરમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું ત્યારે કમ્પ્યુટર કોડિંગ કેવી રીતે બનાવવું અથવા તે મુજબ હું આ એવી રીતે લખી રહ્યો છું કે તે તમારા માટે આ વસ્તુઓ સમજવી સરળ થઈ જશે તેથી જો તમે આ બ્રાન્ચથી આગળ મારો મતલબ બ્રાન્ચ છે જે કરંટ 𝐼૧ તમારા કેટલી આ બ્રાંચોના રિસીવિંગ એન્ડ નોડ સાથે ઉમેરાય છે તે 𝑖૨𝑖૩𝑖૪𝑖૫𝑖૬ પછી 𝑖૭𝑖૮ અને 𝑖૯ આ તે છે જો તમે આ બધા લોડ કરંટને ઉમેરશો તો આ ખરેખર તમારો બ્રાન્ચ કરંટ છે ત્યાં મૂળભૂત રીતે જો તમે તેને શોધવા માંગતા હોય તો તમે લખી શકો છો કે 𝐼૧બરાબર છે જો આપણે કિર્ચોફનો પહેલો નિયમ Kirchhoff's first law અહી લગાવીએ તો પછી આના જેવું ન લખો આપણું ઉદ્દેશ બધા લોડ કરંટનો સરવાળો કરવાનો છે જે બ્રાન્ચ કરંટ હશે જો તમે કિર્ચોફનો પહેલો નિયમ Kirchhoff's first law નોડ ૨ પર લાગુ કરો છો તો તમારું 𝐼૧ મને બીજા રંગનો ઉપયોગ કરવા દો તે તમારો 𝐼૧𝐼૨𝐼૬𝑖૨ બરાબર પરંતુ જો તમે 𝐼૨ ને બદલે મુકો છો તો પછી 𝐼૬𝑖૨𝑖૩⋯ તમને દરેક બ્રાન્ચથી આગળ આવતા તમામ લોડ કરંટ મળશે તેથી આ કિસ્સામાં પણ તમારે 𝐼૧𝑖૨𝑖૩𝑖૪𝑖૫𝑖૬ 𝑖૭𝑖૮𝑖૯ છે મારા માનવા પ્રમાણે આ તમારા માટે સમજવું સહેલું છે જે રીતે આપણે તેને બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ તમારા માટે ખૂબ જ સરળ હશે બરાબર એ જ રીતે જ્યારે આવી રીતે મારો અર્થ એ છે કે તમે દરેક અને દરેક રીત સમજી શકો છો તેથી જ આ સ્પષ્ટતા માટે બધું જ લખેલું છે જ્યારે 𝑗𝑗૨ 𝑁𝑗𝑗𝑁૨૫ કારણ કે તે તમારું સમીકરણ ૨૭ છે તેથી 𝐼૨ 𝑖𝑒૨૧𝑖𝑒૨૨𝑖𝑒૨૩𝑖𝑒૨૪𝑖𝑒૨૫ હવે આપણે આ જોયું 𝑒૨૧૩ 𝑒૨૨૪ 𝑒૨૩૫ 𝑒૨૪૬ 𝑒૨૫૯ આ બધી બાબતો ફક્ત આપણે સમજાવી છે તેથી 𝐼૨𝑖 ૩𝑖૪𝑖૫𝑖૬𝑖૯ આ સમીકરણ 31 છે એ જ રીતે જ્યારે 𝑗𝑗 ૩ તેથી તે સમીકરણ ૨૭માથી આવ્યું તે 𝑁𝑗𝑗 𝑁૩ ૪ બરાબર 𝑖𝑒૩૧𝑖𝑒૩૨𝑖𝑒૩૩𝑖𝑒૩૪ આપણે જોયું છે કે 𝑒૩૧૪ 𝑒૩૨૫ 𝑒૩૩૬ 𝑒૩૪૯ તેથી તેનો અર્થ એ કે 𝐼૩𝑖૪𝑖૫𝑖૬𝑖૯ તે બ્રાન્ચ ૩ માથી નિકળતો કરંટ છે આની આગળના બધા લોડ કરંટ છે જાણો 𝑖૪ 𝑖૫ 𝑖૬ and 𝑖૯ આ સમીકરણ 32 છે બરાબર આગળ જ્યારે 𝑗𝑗 ૪ 𝑁𝑗𝑗 𝑁 ૪ ૨ 𝑖𝑒૪૧𝑖𝑒૪૨ 𝑖૫𝑖૬ આ મેં બનાવ્યું છે સમીકરણ ૩૩ એ જ રીતે જ્યારે 𝑗𝑗 ૫ 𝑁𝑗𝑗𝑁૫૧ 𝑖𝑒૫૧𝑖૬ તેથી 𝐼૫ ખરેખર આ જ બ્રાન્ચ કરંટ લોડ કરંટ માં જાય છે કારણ કે આ તેની છેલ્લી બ્રાન્ચ છે તેના બદલે તમારી આ બ્રાન્ચ આ લેટરલ બ્રાંચોની છેલ્લી બ્રાન્ચ છે તેથી જ 𝐼૫𝑖૬ તેથી જ્યારે 𝑗𝑗૬ એટલે કે આ બાજુ આ તમારી બ્રાન્ચ ક્રમાંક ૬ છે પરંતુ ત્યાં ૨ નોડો ૭ અને ૮ છે તેથી 𝑁૬૨ તેથી જ્યારે 𝑗𝑗૬ 𝑁𝑗𝑗𝑁૬૨ તેનો અર્થ એ કે 𝑖𝑒૬૧𝑖𝑒૬૨𝑖૭𝑖૮ તેથી આ સમીકરણ 35 છે હવે તે જ રીતે જ્યારે 𝑗𝑗૭ 𝑁𝑗𝑗𝑁૭૧ આ છેલ્લી બ્રાન્ચ છે આ બ્રાન્ચથી આગળ મારો મતલબ છે કે કોઈ પણ રીતે બીજી બ્રાન્ચ નથી તેથી આ રીસીવિંગ એન્ડ નોડ છે તેથી 𝐼૭𝑖૮ તેમાંથી આ સર્કિટમાંથી સરળતાથી બનાવી શકો છો બરાબર તેથી તેથી 𝑖𝑒૭૧𝑖૮ જ્યારે 𝑗𝑗૮ તે આ બ્રાન્ચ ૪ થી ૯ છે ત્યાં ફક્ત આ નોડ ૯ છે અને મૂળભૂત રીતે 𝐼૮𝑖૯ બરાબર કારણ કે આ પણ અથવા આ બ્રાન્ચની આગળ અન્ય કોઈ બ્રાન્ચ નથી અને આ માત્ર નોડ અહીં છે તેથી 𝐼૮𝑖૯ તેથી અહીં પણ 𝑁𝑗𝑗𝑁૮૧ તેથી 𝑖𝑒૮૧ 𝑖૯ આ સમીકરણ ૩૭ છે તેનો અર્થ એ કે આ બધા આ ઇ મેટ્રિક્સ કે જે હું તમને આકૃતિમાં પણ મૂકવા માટે કહું છું તે ખૂબ મોટી છે આ મેટ્રિક્સ તમે તેને સરળતાથી બનાવી શકો છો અને આ તમે આ ડેટા વાંચવા માટે કમ્પ્યુટરમાં નાખી શકો છો પછી કોઈ આઇડેન્તિફિકેશન અલ્ગોરિધમની આવશ્યકતા નથી આપમેળે તે તેને વાંચશે અને તે બ્રાન્ચ કરંટને શોધવાનો પ્રયત્ન કરશે જો અલબત્ત લોડ કરંટો ખબર છે 𝑖૧ 𝑖૨ 𝑖૩ 𝑖૪ બધા ખબર છે પરંતુ કેવી રીતે ગણતરી કરવી તે હવે આવશે બરાબર તેથી આ તે છે કે આ બધા બ્રાન્ચ કરંટનું મૂલ્યાંકન તે કેવી રીતે કરવું તે મેં તમને બતાવ્યું છે હવે લોડ ફ્લો પદ્ધતિ હવે આપણે જોવું પડશે કે લોડ ફ્લો કેવી રીતે હલ થશે હવે આપણને શું સાચું તેથી આ કિસ્સામાં આ તમારી બ્રાન્ચ કરંટનું મૂલ્યાંકન છે અને આ એક રાહ જુઓ અને આ એક તે બધા 𝑖૯ જ્યારે દાખલો લઈશું એલ્ગોરિધમ આપવામાં આવે છે લેટરલ બ્રાંચો હોવા છતા તે એલ્ગોરિધમ્સ બધી બાબતો માટે યોગ્ય છે પછી ભલે તે મુખ્ય ફીડર કેસ છે અથવા લેટરલ બ્રાંચોઓમાં કે જેને તમે આ પદ્ધતિનો ઉપયોગ કરો છો તેને આ લેટરલ બ્રાંચો અથવા મુખ્ય ફીડરમાં તમારું લોડ ફ્લો અલ્ગોરિધમ શું સમજાવે છે તે ખરેખર બંને માટે માન્ય છે તેથી તેથી જ ઇ મેટ્રિક્સને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેમ કે તે મુખ્ય ફીડર અથવા લેટરલ કિસ્સા છે તમે સરળતાથી આને સમજી શકો છો બરાબર તેથી હવે આપણે આગળ લોડ ફ્લો પદ્ધતિ ૨ પર આવીશું તે જ આકૃતિ લઈશું પરંતુ આપણે બીજી તકનીક માટે જોઈશું આ ફક્ત ૨ તકનીકો આપણે શીખીશું બરાબર તેથી પહેલા તમારે અહીં અગાઉના કિસ્સામાં આપણે જોયું છે કે જટિલ સંખ્યાઓ શામેલ હતી તેનો અર્થ એ કે ત્રિકોણમિતિની પદો આવી રહ્યા હતા બરાબર પરંતુ આ કિસ્સામાં બીજી પદ્ધતિમાં પ્રયાસ કરીશું કે લોડ ફ્લો સ્ટડીઝમાં ત્રિકોણમિતિ પદોને દૂર કરીશું સ્ટાન્ડર્ડ લોડ ફ્લો કિસ્સાની વિરુદ્ધ બરાબર આપણે ફક્ત વોલ્ટેજની તીવ્રતાને હલ કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમમાં વોલ્ટેજ એંગલ સબસ્ટેશનથી ચાલુ કરીને ફિડરના છેલ્લા અંત સુધી વોલ્ટેજ એંગલનો બદલાવ ઓછો થાય છે બહુ ઓછો તેથી આપણે કોઈક પદ્ધતિ શોધીશું જ્યાં તે વોલ્ટેજની તીવ્રતાને હલ કરશે અને અહીં મારો અર્થ એ છે કે જ્યારે આપણે બધા ગણતરીઓ કરવા જઈશું વસ્તુઓ મુશ્કેલ નથી પરંતુ તમે જુઓ કે રીતો કેવી રીતે થશે પરંતુ તે પહેલાં જે પણ ઇ મેટ્રિક્સ છે આપણે તે બનાવ્યું છે તે ઇ મેટ્રિક્સ જરૂરી છે આ ઉપરાંત આપણે બીજો મેટ્રિક્સ બનાવીશું જેને 𝑓 મેટ્રિક્સ કહેવામાં આવે છે બરાબર આ 2 જરૂરી છે પરંતુ સીધા આપણને બધા વોલ્ટેજની તીવ્રતા મળશે હવે તમારે પ્રથમ તે સમજવું પડશે કે આકૃતિ ૨ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ બ્રાન્ચ ૧ તેનો અર્થ શું છે આ ખરેખર ધારો કે આ એક આકૃતિ છે તે એક રેડિયલ નેટવર્ક છે બરાબર અને બ્રાન્ચ ૧ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ મારો મતલબ એ છે કે બ્રાન્ચ ૧ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ શું છે તેથી જો તમે ધ્યાનમાં લો કે આ બ્રાન્ચ ૧ છે આ કિસ્સામાં તેથી આ કિસ્સામાં સબસ્ટેશન છે આ અહીં સબસ્ટેશન છે અહી પણ સબસ્ટેશન છે બરાબર આ તે બ્રાન્ચ કરંટ 𝐼૧ વહે છે તેથી મેં તેને અહીં કૌંસમાં મૂક્યું છે બરાબર પરંતુ તે જ વસ્તુ પ્રત્યય અથવા 𝐼 કૌંસમાં ૧ સમાન વસ્તુ છે તેથી આ વોલ્ટેજ છે કહો કે આ સબસ્ટેશન છે આ તમારા ડિસ્ટ્રિબ્યુશનલ લોડ ફ્લો માટેનો તમારો સ્લેક બસ છે પાછળથી જોશું આ |𝑉૧| વોલ્ટેજની તીવ્રતા છે ફરીથી હું માનાંક 𝑉૧ માનાંક 𝑉૨ ને ઉચ્ચારીશ નહીં તેથી હું સરળ |𝑉૧|∠𝛿૧ લખીશ પરંતુ સમજી શકાય તેવું છે કે આ તીવ્રતા છે તેથી |𝑉૧|∠𝛿૧ 𝛿૧ એ તમારા સ્લેક બસનો એંગલ છે પરંતુ અમારા અભ્યાસ માટે 𝛿૧0 ધારવામાં આવશે પરંતુ તે કિસ્સો અહી નથી 𝛿૧ કહીશું અને તે જ રીતે આ નોડ 2 આ વોલ્ટેજ તીવ્રતા |𝑉૨|∠𝛿૨ છે આ નોડ ૧ નોડ 2 નથી આ બ્રાન્ચ ૧ માં વહેતો કરંટ ખરેખર આ તમારી બ્રાન્ચ ૧ છે આ ૧ અને ૨ ઇલેક્ટ્રિકલી સમકક્ષ છે આ ઇલેક્ટ્રિકલ સમકક્ષ શું છે બરાબર તે 𝐼૧ છે અને આ બ્રાન્ચનો ઇમ્પીડન્સ 𝑟૧𝑗𝑥૧ છે આ કહે છે કે તમે 𝑟૧ 𝑥૧ ને બદલે મેં તેને કૌંસમાં મૂક્યું છે હવે અહીં તમારે નોડ ૨ દ્વારા આપવામાં આવતા કુલ લોડ શું છે તે જોવાનું છે આનો અર્થ એ કે અહીં આ બ્રાન્ચ ૧ છે પરંતુ જ્યારે તમે તેને શું બોલો છો જ્યારે આ કરંટ આ બ્રાન્ચ ૧ થી ૨ માં જતો હોય છે પછી પાવર થોડો પાવર પછી આ લાઇનમાંથી વહેતો થાય છે અને કેટલોક આ લોડમાં જતો હોય છે અને કેટલોક આ બ્રાન્ચ ૬ માં પણ પસાર થશે કેટલોક પાવર મારો કહેવા નો મતલબ એ છે કે કેટલોક પાવર બ્રાન્ચ ૨માં જાય છે કેટલોક પાવર બ્રાન્ચ ૬ માં જશે અને કેટલોક લોડમાં જાય છે તેથી આખરે જે પ્રાપ્ત થાય ત્યાં અહીં રિસીવિંગ એન્ડ પર આવે છે તે ખરેખર કુલ લોડ છે તે આખી વસ્તુ છે તેથી 𝑃૨𝑗𝑄૨ ને વિભાજીત કરે છે તે આ નોડ દ્વારા આપવાનો આવેલ કુલ લોડ છે આનો અર્થ એ કે આ તે તમારો આ તમારો નોડ ૨ છે આનો અર્થ એ છે કે આ નોડ 2 દ્વારા આપવામાં આવેલ કુલ લોડ અર્થ એ છે કે આ બિંદુએ લોડ છે તે આ સમયે નોડ ૨ ની એકદમ નજીકનો પાવર આ બિંદુએ નોડ 2 ની બહારની બાજુએ છે પછી આ બ્રાન્ચ ૬ અને જે પણ પાવર લોડ પર જઇ રહ્યો છે તે આ નોડ ૨ દ્વારા અપાયેલો કુલ લોડ છે તેથી જ આ નોડ ૨ દ્વારા અપાયેલો કુલ લોડ 𝑃૨𝑗𝑄૨ છે આ સમજાવતા પહેલા હું એના પર આવીશ તેનો અર્થ શું થાય છે 𝑃૨ અને તમારા 𝑄૨ બરાબર જો તમે જોશો કે આ બ્રાન્ચ છે આ બ્રાન્ચ ૧ છે તો પછી શું હશે 𝑃૨ 𝑃 ૨ એ કુલ રીઅલ પાવર લોડ નોડ 2 દ્વારા અપાયેલ હશે તેનો અર્થ એ કે ૨ ખરેખર આ બ્રાન્ચનો લોડ હશે અહી હું કહું છું ૨ કરંટ પરંતુ રિયલ લોડ ત્યાં છે 𝑃૨𝑗𝑄𝐿૨ મેં આ આકૃતિ મુખ્ય ફીડર કેસમાં અગાઉ બતાવ્યું છે પરંતુ અહીં જગ્યાની એક સમસ્યા છે તેથી જ તે ગોટોળાવાળું બનશે મેં હમણાં જ લખ્યું છે 𝑖 પરંતુ તે તમારો લોડ છે 𝑃𝐿૩𝑄𝐿૩𝑃𝐿૪𝑄𝐿૪ તેથી આ બ્રાન્ચ ૧ ની આગળ જે કંઈપણ લોડ છે તે તમારો 𝑃𝐿૨𝑃𝐿૩𝑃𝐿૪ ⋯ જે પણ છે તમે સરવાળો કરો છો બરાબર વત્તા લોસીસ પણ તમારે ગણવા પડશે તેથી આ બ્રાન્ચની આગળ જે કાંઇ બ્રાંચો છે ત્યાં લોસીસ શું છે જે સ્થાનિક લોડને લોડમાં આપેલ છે નોડનો લોડ તે પોતાનો રિસીવિંગ એન્ડ નોડનો જ લોડ છે બરાબર વત્તા બધા આ બ્રાન્ચ આગળના લોડ્સ આનો અર્થ એ છે કે આ બ્રાન્ચ ઉપરાંતના તમામ લોડ્સ વત્તા આ બ્રાન્ચની આગળની બધી બ્રાન્ચમાંના તમામ પાવર લોસ બરાબર આ બ્રાન્ચથી આગળ તમામ પાવર લોસીસ તે ખરેખર કુલ અપાયેલ કુલ લોડ નોડ ૨ દ્વારા અપાયેલ રિયલ પાવર લોડ છે એ જ રીતે જ્યારે તમે રિએક્ટિવ પાવર લોડને ધ્યાનમાં લો છો ત્યારે તે લોડ 2 દ્વારા અપાયેલ કુલ રિએક્ટિવ પાવર લોડ છે એનો અર્થ એ છે કે તે 𝑄૨ છે જે હશે તે બધું છે જો તે તમારા નોડ ૨ નો લોડ 𝑄 નોડ ૨ નો રિએક્ટિવ લોડ વત્તા આ બ્રાન્ચની આગળના બધા નોડોનો તમામ રિએક્ટિવ લોડ બરાબર વત્તા આ બ્રાન્ચની આગળની તમામ બ્રાન્ચના બધા રિએક્ટિવ પાવરના લોસીસ તે બ્રાન્ચ ૧ ની આગળ છે આ ખરેખર બ્રાન્ચ ૧ છે બરાબર અહીં ફક્ત મેં આકૃતિ 3 ને અંકિત કરી છે પરંતુ આ બ્રાન્ચ ૧ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ છે જો તમે ઇચ્છો તો તમે લખી શકો આ એક હકીકતમાં બ્રાન્ચ ૧ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ છે બરાબર તેથી તેનો અર્થ એ કે જો તમે 𝑃૨ અને 𝑄૨ ને જાણો છો કારણ કે નિયમો જાણીતા નથી 𝑃𝐿૨𝑄𝐿૨𝑃𝐿૩ લોડ્સ જાણીતા છે પરંતુ નિયમો જાણીતા નથી તેથી આપણે કેટલીક પુનરાવર્તિત પદ્ધતિ માટે જવું પડશે પછીથી તે બરાબર દેખાશે તેથી તે ખરેખર બ્રાન્ચ ૨ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ છે તેવી જ રીતે માફ કરજો બ્રાન્ચ ૧ તેવી જ રીતે જો તમે બ્રાન્ચ ૨ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ વિશે વિચારો તો આ બધી સમજૂતી પહેલાં તમે જુઓ કે વસ્તુઓ કેવી રીતે લેવામાં આવે છે મારે બ્રાન્ચ ૨ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ જોઇએ છે તેનો અર્થ એ કે મારો સેંડિંગ એન્ડ નોડ નોડ ૨ છે અને રિસીવિંગ એન્ડ નોડ નોડ ૩ છે અને આ નોડને કુલ લોડ 𝑃૩𝑗𝑄૩ આપવામાં આવેલ છે આ બ્રાન્ચમાંથી વહેતો કરંટ 𝐼૨ છે અને આ બ્રાન્ચના ઇમ્પીડન્સો 𝑟૨𝑗𝑥૨ છે બરાબર તેથી બ્રાન્ચ ૧ માટે મેં આ રીતે બતાવ્યું છે આ બ્રાન્ચ ૨ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ છે હવે જો આ વિચારો તો આ બ્રાન્ચ ૨ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ છે તેથી આ બ્રાન્ચ તમારી પાસે છે તે તમે ભૂલી જાઓ બ્રાન્ચ ૧ને તમે ભૂલી જાઓ આ અમે લઈ રહ્યા છીએ પછી આ નોડ ૨ ને આપવામાં આવતો કુલ લોડ શું છે જુઓ બ્રાન્ચ ૨ માં આવતાની સાથે જ આપણે છોડીએ છીએ આ તમારી પાછળ છે આપણે ફક્ત આની આગળ જ જોઈશું તે સામે છે બરાબર તેથી 𝑃૩ અને 𝑄૩ જે હશે તે 𝑃૩ આ નોડનો લોડ હોવો જોઈએ જેમ 𝑃𝐿૩ 𝑃𝐿૪𝑃𝐿૫𝑃𝐿૬𝑃𝐿૯ આ બ્રાન્ચ ૩ ના લોસીસ બ્રાન્ચ ૪ બ્રાન્ચ ૫ અને બ્રાન્ચ ૮ તે જ રીતે તમારા રિએક્ટિવ લોડ માટે કુલ લોડ આમાં આપવામાં તેનો અર્થ એ કે Q નોડ 3 આ નોડનો લોડ પોતે જ Q૩ હોવો જોઈએ 𝑄𝐿૩𝑄𝐿૪𝑄𝐿૫𝑄𝐿૬𝑄𝐿૯ આ બ્રાન્ચ ના લોસ આ બ્રાન્ચના રિએક્ટિવ લોસ તે રિએક્ટિવ લોસ હશે બ્રાન્ચ ૩નાબ્રાન્ચ ૪ બ્રાન્ચ ૫ અને બ્રાન્ચ ૮ તે તમારો કુલ 𝑃૩ અને 𝑄૩ અને તે તમારા તમે શું કહેશો ઇલેક્ટ્રિકલ સમકક્ષ નો અર્થ આભાર અમે પાછા આવીશું